હવે આપણે જે મૂળભૂત મુદ્દાઓ વિષે છેલ્લા સત્રમાં ચર્ચા કરતાં હતા ત્યાંથી શરૂ કરીશું આપણે પરીક્ષણના કેસો વિશે ચર્ચા કરી રહ્યા હતા સોફ્ટવેરમાં મોટી સંખ્યામાં પરીક્ષણ કિસ્સાઓમાં છેઅને જેને ટેસ્ટ સ્યુટકહેવાય છે દરેક પરીક્ષણ કેસ મૂળભૂત રીતે સોફ્ટવેરનું કોઈ કાર્ય ચલાવે છે અને જેમ જેમ તે કાર્ય ચલાવે છે તે કેટલાક પ્રોગ્રામ એલિમેંટ્સને આવરી લે છે તે કેટલાક પ્રોગ્રામ એલિમેંટ્સ ચલાવે છે અથવા આવરી લે છે પ્રોગ્રામ એલિમેંટ્સ નિવેદનો અથવા શરતો અથવા કોઈ જંપ વગેરે હોઈ શકે છે પરંતુ તે પછી આપણે કવરેજને માપીએ છીએ જે સંખ્યાબંધ પરીક્ષણ કેસો દ્વારા પ્રાપ્ત થાય છે અને તપાસો કે જરૂરી એલિમેંટ્સની આવશ્યક સંખ્યાને આવરી લેવામાં આવી છે કે નહીં તેથી આને કવરેજ બેઝ પરીક્ષણ કહેવામાં આવે છે જ્યાં આપણે લક્ષ્યાંક એલિમેંટ્સને આવરી લેવામાં આવે છે તેની ખાતરી કરવાનો પ્રયાસ કરીએ છીએ બીજી તરફ આપણી પાસે પણ થોડા દોષ આધારિત પરીક્ષણો છે જ્યાં આપણે ખરેખર કવરેજને લક્ષ્ય આપતા નથી પરંતુ આ તે દર્શાવાનો પ્રયાસ કરીએ છીએ કે ચોક્કસ પ્રકારના ભૂલોનું પરીક્ષણ કરવામાં આવ્યું છે કે નહીં હવે આપણે પરીક્ષણ ડેટા અને પરીક્ષણના કેસો વચ્ચે તફાવત કરીએ પરીક્ષણ ડેટા કે જેને આપણે પરીક્ષણ માટે ઇનપુટ કરીએ છીએ તે છે પરંતુ પરીક્ષણ કેસમાં ફક્ત પરીક્ષણ ઇનપુટ એટલે કે પરીક્ષણ ડેટા જ ન હોય પરંતુ તે પ્રોગ્રામની સ્થિતિ પણ સૂચવે છે કે જ્યાં આપણે ડેટા લાગુ કરીએ છીએ ઉદાહરણ તરીકે આપણે કેટલીક મેનુ આઇટમ પસંદ કરી શકીએ છીયે અથવા સિસ્ટમમાં લોગિન કરી શકીએ છીયે અને તેથી વધુ તેથી તે સોફ્ટવેરની સ્થિતિ છે અને અપેક્ષિત પરિણામ પણ છે તેથી આ ફોર્મમાં એકવાર પરીક્ષણ કેસની રચના અને દસ્તાવેજીકરણ થઈ જાય છે કે તે સ્ટેટ શું છે કે જેમાં આપણે લૉગિન ઇનપુટ કરીશું કે મેનૂ આઇટમ પસંદ કરીશું પછી આપણે પરીક્ષણ ડેટાને ઇનપુટ કરીએ છીએ અને પછી પરિણામ શું આવશે તે જોઈશું જેથી પરીક્ષણ દરમિયાન પરીક્ષક ફક્ત આ પ્રક્રિયા હાથ ધરી શકે અને તપાસી શકે આપણે કહી શકીએ કે પરીક્ષણ એક ટ્રિપલેટ છે I ઈનપુટ પરીક્ષણનું ઇનપુટ છે S એ પરીક્ષણ નું સ્ટેટ છે કે જ્યાં ઇનપુટ લાગુ થવાનું છે અને O એ અપેક્ષિત આઉટપુટ છે પરંતુ આપણે આગળ વધતા પહેલા ચાલો આપણે બીજો એક ખૂબ જ મૂળભૂત મુદ્દો જોઈએ આપણે સકારાત્મક પરીક્ષણનાં કેસો અને નકારાત્મક પરીક્ષણનાં બંને કેસો ડિઝાઇન કરીએ છીએ સકારાત્મક પરીક્ષણના કેસો તેઓ ચકાસે છે કે જ્યારે માન્ય ઇનપુટ આપવામાં આવ્યું છે ત્યારે પ્રોગ્રામ સંતોષકારક રૂપે કાર્ય કરી રહ્યો છે કે કેમ પરંતુ જો વપરાશકર્તા કોઈ એવું ઇનપુટ આપે છે જે ખરેખર આપવાનો કોઈ હેતુ હોતો નથી ઉદાહરણ તરીકે ચાલો કહીએ કે પ્રોગ્રામરે જ્યાં નંબર લખવાના હતા ત્યાં શબ્દો આપ્યા છે તેથી 23 ને બદલે તેમણે લખ્યું a b c અને સોફ્ટવેર ક્રેશ થશે જેથી તેને આપણે નકારાત્મક પરીક્ષણના કેસો કહીશું અમાન્ય અને અણધારીયા ઇનપુટ્સ આપવામાં આવે ત્યારે સોફ્ટવેર સારી રીતે વર્તે છે કે કેમ તે નકારાત્મક પરીક્ષણ કેસ સંભાળે છે તેથી સકારાત્મક પરીક્ષણના કેસો જ્યારે ઇનપુટ્સ માન્ય હોય ત્યારે સોફ્ટવેરના કાર્યની તપાસ કરે છે અને નકારાત્મક પરીક્ષણના કેસો જ્યારે અમાન્ય ઇનપુટ્સ અથવા અનપેક્ષિત ઇનપુટ્સ આપવામાં આવે છે ત્યારે પ્રોગ્રામ બરોબાર રીતે વર્તે છે કે કેમ તે તપાસે છે સોફ્ટવેરની પરીક્ષણ મોટી સંખ્યામાં પરીક્ષણ કેસોની મદદથી કરવામાં આવે છે જે કેટલાક પરીક્ષણ વ્યૂહરચનાના આધારે રચાયેલ છે આપણે ઘણી પરીક્ષણ વ્યૂહરચનાઓ ઘણા બ્લેક બોક્સ વ્યૂહરચનાઓ અને વ્હાઇટ બોક્સ વ્યૂહરચનાઓ પર ધ્યાન આપીશું અને આ પરીક્ષણના કેસો ડિઝાઇન કરાયેલા તમામ પરીક્ષણ કેસોના સમૂહને પરીક્ષણ સ્યુટકહેવામાં આવે છે જે પરિભાષા છે જે સામાન્ય રીતે વપરાય છે ચાલો એક ઉદાહરણ પરીક્ષણ કેસ જોઈએ ચાલો કહીએ કે આપણી પાસે લાઇબ્રેરી સોફ્ટવેર છે અને આપણે બુક રીટર્ન કેસ માટે એક પરીક્ષણ કેસ લખવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અહી લાઇબ્રેરી ઉદાહરણ લેવામાં આવે છે કારણ કે બધા તેની સાથે પરિચિત છો આપણે પુસ્તક લીધું છે અને તેને પરત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીયે તેથી પરીક્ષણ કેસ શું હશે અહીં પરીક્ષણના કિસ્સામાં આપણે પરીક્ષણ કેસની સ્થિતિ લખીએ છીએ સોફ્ટવેરનું સ્ટેટ માટે પુસ્તક બનાવવામાં આવ્યું છે અને તેનો રેકોર્ડ બનાવવામાં આવ્યો છે અને તે પછી તે પુસ્તક કોઈ સભ્યને જારી કરવામાં આવ્યું છે તેથી તે એક સ્ટેટ છે જેમાં ઇનપુટ ડેટા પરીક્ષણ ડેટા લાગુ થવાનો છે અને પરીક્ષણ ડેટામાટે 2 અઠવાડિયાના સમયગાળા માટે નવીકરણની વિનંતી છે અને પછી આઉટપુટ છે આઉટપુટ અવલોકન કરો જે સાહજિક છે જે બતાવે છે કે શું પુસ્તકનું નવીકરણ થાય છે કે નહીં ત્યાં નિર્ધારિત બંધારણો છે જે પરીક્ષણ કેસના દસ્તાવેજીકરણ માટે ખૂબ જ વિચારપૂર્વક ડિઝાઇન કરવામાં આવ્યા છે તેથી આપણે હમણાં જ ટ્રિપલેટની ચર્ચા કરી જે પરીક્ષણ કેસનું વર્ણન કરવા માટે ખૂબ જ ઓછી હતી પરંતુ અહીં પરીક્ષણ કેસ રેકોર્ડ કરવા માટેનું વધુ વિસ્તૃત ફોર્મેટ આપેલ છે ઉદાહરણ તરીકે ટેસ્ટકેસ નંબર પરીક્ષણ કેસના લેખક પરીક્ષણનો હેતુ પૂર્વશરત એટલેકે જે સ્ટેટમાંથી જે ઇનપુટ્સ છે તે સ્ટેટપરીક્ષણ ઇનપુટ આઉટપુટ છે અને ટેસ્ટ પછીની સ્થિતિ શું છે પરીક્ષણ પૂર્ણ થયા પછી પ્રોગ્રામ સ્ટેટ શું હશે અને પછી પરીક્ષણ એક્ઝેક્યુશન તારીખ પરીક્ષણ પરિણામ પાસ અથવા નિષ્ફળ અને જો નિષ્ફળ થાય તો નિષ્ફળતાની વિગતો શું છે ખરેખર શું થયું છે અને પછી ફિક્સ સ્થિતિ છે તે શું છે વિકાસકર્તાને આ કેસ આપવામાં આવે છે તેઓ તેને ઠીક કરવાનો પ્રયાસ કરશે અને તેઓ ફિક્સ સ્થિતિ લખશે હવે પરીક્ષણ ટીમમાં પરીક્ષકોની વિવિધ કેટેગરીઓ છે જે વિવિધ પ્રવૃત્તિઓ કરે છે હવે ચાલો જોઈએ કે ક્યાં વિવિધ પ્રકારના પરીક્ષકો હોય શકે છે ઉદાહરણ તરીકે આપણી પાસે પરીક્ષણ કેસનું આયોજન હોઈ શકે છે તેથી જેના માટે ખૂબ અનુભવી પરીક્ષકોની જરૂર છે પરીક્ષણનું વર્ણન અને પરીક્ષણ કેસ ડિઝાઇન તમે જોશો તેમ પરીક્ષણ વર્ણન એ છે કે પરીક્ષણ કેસનું ખૂબ ઉચ્ચ સ્તરનું વર્ણન જ્યાં એક પરીક્ષણ કેસ છે તે વાસ્તવિક પરીક્ષણ કેસ છે જ્યાં આપણે બરાબર ઇનપુટ ડેટા શું છે કઈ સ્થિતિ અને તેથી બધી વિગતો લખીએ છીએ હવે આપણે તે નમૂના લઈએ છીએ જે આપણે પાછલી સ્લાઇડમાં બતાવ્યા છે અહીં પણ પરીક્ષણ કેસની રચના માટે અનુભવી અને લાયક લોકોની જરૂર છે પરીક્ષણના અમલ માટે ખરેખર પરીક્ષણના કેસો લઈ અને જાતે પહેલી વાર ચલાવવા પડશે બીજા સમય માટે આપણે રેકોર્ડ કરી શકીએ છીએ અને તેને ફરીથી ચલાવી શકીએ છીએ તેથી પ્રથમ વખત ઑછાઅનુભવી અથવા બિનઅનુભવી વ્યક્તિઓ ઇનપુટ આપી શકે છે તે સોફ્ટવેરને ચોક્કસ સ્ટેટમાં ઇનપુટ આપી શકે છે અને નિરીક્ષણ કરે છે કે સોફ્ટવેર અપેક્ષા મુજબ વર્તે છે કે નહીં પરીક્ષણ પરિણામ વિશ્લેષણ માટે પણ અનુભવી લોકોની પણ જરૂર છે પરીક્ષણ દરમિયાન ખરેખર શું થયું વગેરે જોવા માટે અને પછી પરીક્ષણ ટૂલ સપોર્ટ છે તેથી જો પરીક્ષણ સાધનોનો ઉપયોગ અનુભવી લોકો દ્વારા કરવામાં આવે છે અને આપણને બાહ્ય વ્યક્તિઓની જરૂર પડી શકે છે ઉદાહરણ તરીકે વપરાશકર્તાઓ માટે ઉપયોગીતા પરીક્ષણો કરવા ઉદ્યોગના નિષ્ણાતોની જરૂર પડે છે પરંતુ એક મૂળ પ્રશ્ન જેનો આપણે આગળ વધતા પહેલા આ મુદ્દે જવાબ આપવો જરૂરી છે તે છે કે પરીક્ષણના કેસો કેમ રચાયેલ છે પરીક્ષણના કેસોના રેન્ડમ ઇનપુટની તુલનામાં શું ફાયદો છે કેમ રેન્ડમ ઇનપુટ્સની 10000 કિંમતો ન આપી શકાય જે વધુ સમય અસરકારક રહેશે એક કલાકમાં આપણે 1000 ઇનપુટ્સ આપી શકીએ છીએ આપણે 5 જુદા જુદા પરીક્ષકોને ઇનપુટ્સ આપવાનું ચાલુ રાખવા માટે કહીશું તેથી આપણે પરીક્ષણના કેસોની રચના કેમ કરવી જોઈએ જવાબ એ છે કે જો આપણે 10000 રેન્ડમ ઇનપુટ્સ સાથે પરીક્ષણ કરીએ તો પણ આપણે સારી રીતે પરીક્ષણ ન કરી શકીએ મુખ્ય કારણ એ છે કે રેન્ડમ ઇનપુટ્સના ઘણા બધા ભૂલોના એક જ પ્રકારનો ચકાસવા માટે પ્રયાસ કરી શકે છે અથવા તેઓ પ્રોગ્રામ એલિમેંટ્સ સરખા જ પ્રકારને આવરી શકે છે પરીક્ષણના કિસ્સાઓ અસરકારક ન હોઈ શકે તેથી ફક્ત એટલું જ કહ્યું કે આપણે 10000 રેન્ડમલી પેદા કરેલા પરીક્ષણના કેસો સાથે પરીક્ષણ કર્યું તે ખૂબ અર્થ વારુ ન હોઈ શકે જો એક ઉદાહરણ આપીએ તો આપણે તેને નાના પ્રોગ્રામથી બતાવીશું બે પૂર્ણાંક x અને y માંથી મહત્તમ શોધવાનો એક ખૂબ જ નાનો પ્રોગ્રામ જોઇયે જે ફક્ત બે લાઇનનો જ છે જો x એ y કરતા વધારે હોય તો max એ x ની બરાબર હોય અન્યથા તે x ની બરાબર છે પ્રોગ્રામરે આ લખ્યું છે પરંતુ તે અહી ભૂલ છે max એ y ની બરાબર હોવું જોઈએ પરંતુ તે પછી તે પરીક્ષણનાં કેસો જોઈએ જેની સાથે તે પરીક્ષણ કર્યું છે તેથી કોઈએ 3 2 4 3 5 1 વગેરે સાથે પરીક્ષણ કર્યું છે આવા સેંકડો પરીક્ષણના કેસો વપરાય પરંતુ તે આ ભૂલને ખુલ્લી પાડશે નહીં કારણ કે દરેક વખતે ફક્ત એક જ નિવેદન એક્ઝિક્યુટ કરવામાં આવે છે અન્ય નિવેદન ચલાવવામાં આવ્યું નથી તેથી ફક્ત એમ કહીને કે આપણે 1000 પરીક્ષણના કેસો સાથે પરીક્ષણ કર્યું છે અને દરેક વખતે x એ y કરતા મોટો હોય છે તે બગને બહાર લાવી શકે નહી જ્યારે બનાવેલ ફક્ત બે પરીક્ષણનાં કેસો આ બંને નિવેદનોમાં ભૂલ લાવશે અન્ય મૂળભૂત ખ્યાલ કે જે આપણે વિવિધ પરીક્ષણ વ્યૂહરચનાઓ અને પરીક્ષણ કેસની રચના જોતા પહેલા ચર્ચા કરીશું તે એક પરીક્ષણ યોજના છે પરીક્ષણ શરૂ થાય તે પહેલાં એક પરીક્ષણ યોજના બનાવવામાં આવે છે પરીક્ષણ યોજનામાં શું સમાયેલું છે એક પરીક્ષણ યોજના એ છે કે જે પરીક્ષણ કરવાની છે તે ફીચર ક્યાં છે અને કેનું વિશિષ્ટ કારણને લીધે પરીક્ષણ નથી કરવાનું જેમકે આપણે કેટલીક સુવિધાઓ પ્રકાશિત કરવાની યોજના બનાવી નથી તે પણ કોડમાં શામેલ કરવામાં આવી છે પરંતુ તે પછી જો ગ્રાહકને રિલીઝ કરવાની યોજના નથી તો આપણે તે ચકાસવાની જરૂર નથી કઇ જુદી જુદી પરીક્ષણ વ્યૂહરચનાઓ છે જેનો ઉપયોગ કરવામાં આવશે તેથી બ્લેક બોક્સ પરીક્ષણમાં શું આપણે બરાબરી પરીક્ષણ બાઉન્ડ્રી વેલ્યુ પરીક્ષણ શરત પરીક્ષણ અને કમ્બીનેટોરિયલ પરીક્ષણ વગેરે કરીએ છીએ પરીક્ષણ વ્યૂહરચના કયા વિવિધ પ્રકારો છે જેનો આપણે ઉપયોગ કરીશું અને પરીક્ષણ બંધ કરવાનું માપદંડ શું છે તેથી જો આપણે જોઇયે કે જો કેટલીક મુખ્ય સુવિધાઓ કાર્ય કરતી નહીં તો પછી આપણે તેને આગળ ચકાસીશું નહીં આપણે તેની અન્ય સુવિધાઓ ચકાસણી કરતા પહેલાં મુખ્ય સુવિધાઓની કાર્યક્ષમતાને ઠીક કરવા માટે તેને વિકાસકર્તાને આપીશું અને ત્યાં પરીક્ષણ પ્રયત્નોનો અંદાજ અને કેટલા દિવસની પરીક્ષાની અપેક્ષા છે તે પરીક્ષણનું શેડ્યૂલ પણ છે તેથી આ એક વિશિષ્ટ પરીક્ષણ યોજના છે જે પરીક્ષણ શરૂ થાય તે પહેલાં વિકસિત થાય છે હવે ચાલો પરીક્ષણના કેસોની રચના જોઈએ પરીક્ષણના કેસોની રચના કરવામાં એક બાબત સ્પષ્ટ છે કે જ્યાં સુધી શક્ય હોય ત્યાં વિવિધ પરીક્ષણના કેસો વિવિધ પ્રકારના ભૂલોને શોધવાનું લક્ષ્યાંક રાખે છે કારણ કે સેંકડો પરીક્ષણ કેસો તે જ ભૂલને શોધવાનો પ્રયાસ કરવો એ પ્રયત્નોનો વ્યય હશે તેઓ અન્ય પ્રકારની ભૂલોને ખુલ્લી પાડવામાં સમર્થ હશે નહીં તેથી આપણી પાસે ઘણી પરીક્ષણ વ્યૂહરચના હશે દરેક વ્યૂહરચના એ બગ ફિલ્ટર છે અને આપણને આમાંની ઘણી વ્યૂહરચનાની જરૂર છે તેથી પરીક્ષણના આયોજન દરમિયાન આપણે નક્કી કરીએ છીએ કે કયા પ્રકારનાં પરીક્ષણો અને કઈ વ્યૂહરચના ગોઠવવા જોઈએ દરેક વ્યૂહરચના માટે કેટલા પ્રયત્નો આપવાના છે શું આપણે સમકક્ષ પરીક્ષણો 100 કલાક અને પછી શરતની તપાસ 5 કલાક કરી શકીએ અથવા સમકક્ષતા પરીક્ષણ 5 કલાક અને શરતનું પરીક્ષણ 100 કલાક કરીશું તેથી માત્ર કઈ વ્યૂહરચના ગોઠવવી તેટલુ જ નહીં પરંતુ પરીક્ષણ દરમિયાન આપણે તે વ્યૂહરચનાને કેટલો કેટલો સમય આપીએ છીએ તે પણ નક્કી કરવું પડે અને પછી બ્લેકબોક્સ પરીક્ષણ માટે આપણે વપરાશ આધારિત પરીક્ષણ ઉપયોગ કરીયે છીયે કે કેમ જે પરીક્ષણ ખરેખર કેવી રીતે ગ્રાહક સોફ્ટવેરને વાપરે છે તેના પર આધારિત છે તેથી કેટલીક સુવિધાઓનો ઉપયોગ ગ્રાહક દ્વારા ખૂબ જ વધુ પ્રમાણમા થાય છે અને અન્ય સુવિધાઓ એટલી બધી વપરાતી નથી તેથી શું વપરાશકર્તાઓ તેને કેટલી આવૃત્તિમાં ઉપયોગ કરે છે તેના પ્રમાણમાં આપણે તેનું પરીક્ષણ કરીએ છીએ ખરેખર વપરાશકર્તાઓ જેનો ઉપયોગ વધુ કરે છે તેનું પરીક્ષણ વધુ કરવું તે એક સારો વિચાર છે કેટલીક સુવિધાઓ ખૂબ જ વધુ ઉપયોગમાં લેવામાં આવે છે ઉદાહરણ તરીકે લાઇબ્રેરી સોફ્ટવેરમાં બુક ઇશ્યૂ અને બુક રીટર્ન એ સુવિધાઓ છે જેનો વધુ ઉપયોગ કરવામાં આવે છે પરંતુ બુક લોસ્ટ રિપોર્ટ ફિચર એટલા ઉપયોગમાં ન આવી શકે ખોવાયેલ પુસ્તકની જાણ કરવી એ બુક ઇશ્યૂ અને બુક રીટર્નની તુલનામાં ખૂબ ઉપયોગમાં નહીં આવે અહીંનો વિચાર એ છે કે બુક ઇશ્યૂ અને બુક રીટર્ન સુવિધાઓમાં જો ખૂબ નાની સમસ્યાઓ હોય તો પણ ભૂલો હાજર હોય છે આનો ઉપયોગ વપરાશકર્તાઓ દ્વારા કરવામાં આવશે પરંતુ પુસ્તકની ખોવાયેલી સુવિધાનો ઉપયોગ ખૂબ જ ભાગ્યે જ કરવામાં આવે છે અને જો ત્યાં થોડી સમસ્યાઓ હોય તો તે તુરંત ધ્યાનમાં લેવામાં આવતી નથી તેથી વપરાશ આધારિત પરીક્ષણ એ એક બાબત છે કે જે પરીક્ષણનું આયોજન કરતી વખતે ધ્યાનમાં લેવી જોઈએ અને પછી વ્હાઇટ બોક્સ પરીક્ષણ જે બ્લેક બોક્સ પરીક્ષણ પછી હાથ ધરવામાં આવે છે જેમાં બ્લેક બોક્સ પરીક્ષણના પરિણામ દ્વારા આપણે માર્ગદર્શન મેળવી શકીએ છીએ બ્લેક બોક્સ પરીક્ષણના પરિણામ દ્વારા માર્ગદર્શિત નો અર્થ શું છે બ્લેક બોક્સ પરીક્ષણ દરમિયાન આપણે સોફ્ટવેરના ચોક્કસ ઘટકો કે જેમાં ભૂલો છે તે શોધી શકીએ અને પછી વ્હાઇટ બોક્સ પરીક્ષણમાં આપણે તે સુવિધાઓનું પરીક્ષણ કરવા માટે વધુ સમય પસાર કરી શકીએ છીએ જેમાં ભૂલો હતી કારણ કે એક ખૂબ જ વિચિત્ર વસ્તુ ભૂલો વિષે એ છે કે તે ક્લસ્ટર માં થાય છે તેઓ સમુદાયમાં હોય છે તેથી જે ભાગમાં ખૂબ ઓછી ભૂલો હોવાના અહેવાલ મળ્યા છે ત્યાં ખરેખર ઓછી ભૂલો જોવા મળશે હવે તેના આધારે મને આ પ્રશ્ન પૂછવા દો કે આપણો દર્શાવેલો ડેટા સૂચવે છે કે સમીક્ષા કુલ ભૂલમાંથી 10 ટકા જેટલા શોધી શકે છે મારો મતલબ આ વાસ્તવિક પરિસ્થિતિ નથી પણ ફક્ત એક ઉદાહરણ જેમાં સમીક્ષાઓમાં 10 ટકા ભૂલો મળે છે એકમ પરીક્ષણમાં લગભગ 40 ટકા ભૂલો છતી થઈ છે આશરે 25 ટકા એકીકરણ સિસ્ટમ પરીક્ષણમાં 15 ટકા અને છેવટે જ્યારે ગ્રાહકોને સોફ્ટવેર આપવામાં આવે ત્યારે તેઓએ 10 ટકા અહેવાલ આપ્યો છે તેથી આ એક કંપની જે સોફ્ટવેરનો નિકાસ કરે છે તેના ડેટા પર આધારિત છે 30 અથવા 40 ટકા સોફ્ટવેર જે ગ્રાહકોને આપવામાં આવ્યા તેના પરનો ડેટા છે કે કેટલી ભૂલો કઈ રીતે મળી તો હવે કંપની અથવા પરીક્ષણ મેનેજર કેવી રીતે પરીક્ષણ પ્રયત્નોની યોજના કરશે જવાબ ખૂબ મુશ્કેલ નથી એકમ પરીક્ષણ વધુ ભૂલો શોધતું હોવાથી તે એક ખૂબ અસરકારક તકનીક છે અને તેથી આપણે યુનિટ પરીક્ષણ પર સિસ્ટમ પરીક્ષણ અથવા સમીક્ષા કરતાં વધુ સમય પસાર કરવો જોઈએ અહી આ ડેટા છે પરંતુ તે વાસ્તવિક ડેટા નથી એક કાલ્પનિક ડેટા છે વાસ્તવિક ડેટામાં સમીક્ષામાં ખરેખર ઘણા બધા ભૂલો મળે છે હવે ચાલો આપણે બીજી એક પરીક્ષણ યોજના જોઈએ જેનો આપણે ઘણી પરીક્ષણ વ્યૂહરચનાઓનો ઉપયોગ કરીએ છીએ તેથી વ્યૂહરચના 1 જે સમાનતાવાળા ભાગલા બાઉન્ડ્રી મૂલ્ય અથવા શરત પરીક્ષણ હોઈ શકે છે તો પ્રથમ 50 ટકા સમસ્યાઓ બીજી 30 ટકા ત્રીજી 10 ટકા બગ શોધે છે તેથી આપણે પરીક્ષણ પ્રયત્નોની યોજના કેવી રીતે કરીશું અહીં પણ જવાબ સરળ છે જો પરીક્ષણ તકનીક 1 અસરકારક છે તો આપણે તેને સારી રીતે કરવી જોઈએ તેથી તે પરીક્ષણ તકનીક 1 માટે પૂરતો સમય આપવો જોઈએ અને પછી આપણે પરીક્ષણ તકનીક 2 પર સમય પસાર કરવો જોઈએ અને અંતે પરીક્ષણ તકનીક 3 પર ખૂબ ઓછો સમય આપવો જોઈએ આ બીજો ડેટા છે જેમાં બ્લેક બોક્સ પરીક્ષણ કરતી વખતે જુદા જુદા મોડ્યુલોમાં મળેલ વિવિધ બગના સમાવિષ્ટોને દર્શાવે છે મોડ્યુલ 1 માં મોડ્યુલ 3 કરતાં વધુ બગ છે પરંતુ મોડ્યુલ 6 માં સૌથી વધુ ભૂલો છે તો હવે આપણે વ્હાઇટ બોક્સ પરીક્ષણ કેવી રીતે કરીશું આપણે અહી ઘણું વધારે કરવું પડશે અને પરિસ્થિતિ એવી આવી શકે છે જ્યારે આપણે સોફ્ટવેર પ્રકાશિત કર્યું છે અને પછી આપણે તે સોફ્ટવેરનું બીજું વર્ઝન પ્રકાશિત કરી રહ્યાં છીએ તેથી ત્યાં પણ આપણે આવી જ યોજના બનાવી શકીએ આપણે અહીં ચર્ચા કરી રહ્યાં છે તેનું મુખ્ય કારણ ખામીયુક્ત ક્લસ્ટરીંગ છે અમુક મોડ્યુલ્સ સામાન્ય રીતે મોટા ભાગની ખામીઓ સમાવે છે કારણ કે કદાચ તે મોડ્યુલમાં ખૂબ જ જટીલ હોય છે અને તેથી તેમાં મોટાભાગના ખામી છે અન્ય મોડ્યુલો કાં તો નાના છે તેથી તેમાં સમસ્યાઓ ઓછી છે અથવા એક મોડ્યુલ ખૂબ અનુભવી પ્રોગ્રામર દ્વારા લખાયેલ છે જેણે સમસ્યાને ખૂબ સારી રીતે સમજી હતી અને જેથી ત્યાં ખૂબ જ ઓછી સમસ્યાઓ આવી હતી પરંતુ ત્યાં બીજું એક મોડ્યુલ છે જે નવા પ્રોગ્રામર દ્વારા લખ્યું છે તે તેને ન સમજી શક્યો કારણ કે તે ખૂબ જટિલ ભાષામાં લખાયેલું હોય શકે અથવા તો તેનો એલ્ગોરિધમ ન હોય અને તેથી ત્યાં મોટી સંખ્યામાં ભૂલો હશે તેથી આપણે તે મોડ્યુલનું પરીક્ષણ કરવા માટે વધુ સમય આપવાની જરૂર છે આપણે બધા મોડ્યુલોના પરીક્ષણમાં સમાન સમય ન રાખવો જોઈએ હવે ચાલો આપણે એકમ પરીક્ષણની ચર્ચા શરૂ કરીએ આપણે હમણાં કહ્યું હતું કે એકમ માટેનો કોડ પૂર્ણ થયા પછી તરત જ એકમ પરીક્ષણ હાથ ધરવામાં આવે છે આપણે કહ્યું એકમ એક કાર્ય હોઈ શકે છે તે મોડ્યુલ પણ હોઈ શકે છે ઑબ્જેક્ટ ઓરિએન્ટેશનમાં તે એક વર્ગ હોઈ શકે છે તે ઘટક આધારીત વિકાસમાં એક ઘટક હોય શકે છે એકમ પરીક્ષણમાં આપણે તે એકમ માટેનો કોડ લખી અને કમ્પાઇલ કરવામાં આવે કે તરત જ પરીક્ષણ પ્રવૃત્તિ શરૂ કરીએ છીએ તેથી સંકલન ભૂલો સિન્ટેક્સ ભૂલો દૂર કરવામાં આવે છે હવે આપણે પરીક્ષણ કેસની રચના જોતા પહેલા યુનિટ પરીક્ષણમાં કેટલાક મૂળભૂત મુદ્દા જોઈએ તેથી એકમ કોડિંગ પૂર્ણ થયા પછી એકમ પરીક્ષણ હાથ ધરવામાં આવે છે અને તે સફળતાપૂર્વક કમ્પાઇલ કરે છે પરંતુ આપણે ખરેખર એકમ પરીક્ષણના કેસોની રચના કેવી રીતે કરવી તે જોઈએ તે પહેલાં ચાલો આપણે એવા મૂળ પ્રશ્નના જવાબ આપીએ કે આપણે ફક્ત સિસ્ટમનું પરીક્ષણ સારી રીતે કરીએ તો આપણે એકમ સ્તરનું પરીક્ષણ શા માટે કરીએ છીએ આપણે બધા જ પ્રયત્નો સારી સિસ્ટમ પરીક્ષણ કરવાનો પ્રયાસ કરવામાં વાપરીએ તો કેમ પહેલા એકમ પરીક્ષણ પછી છેવટે એકીકરણ અને સિસ્ટમ પરીક્ષણ કરીએ છીએ ચાલો આપણે અહીં જવાબ જોઈએ આ એક ઉદાહરણ છે જ્યાં આપણે અહી ભૂલ છે અને સિસ્ટમની ચકાસણી કરતી વખતે નિષ્ફળતાની જાણ થઈ ચાલો માની લઈએ કે એકમ પરીક્ષણમાં આપણે સમય પસાર કર્યો નથી આપણે સંપૂર્ણ સિસ્ટમ પરીક્ષણ કરી રહ્યા છીએ અને આપણને માત્ર એક નિષ્ફળતા મળે જે દર્શાવે છે કે કોઈક ભૂલો છે જે નિષ્ફળતાનું કારણ બને છે હવે એ ભૂલ શોધવા આપણે સમગ્ર બાબત જોવી પડશે તે કોડ હજારો અથવા પચાસ હજાર લાઇનનો હોઈ શકે છે અને આપણે તેમાં બગ ક્યાં છે તે શોધવાની કોશિશ કરવી પડશે બીજી બાજુ જો ભૂલ જો મેં યુનિટ પરીક્ષણ કર્યું હોય તો ત્યારે આપણે તેમાં બગને અવલોકન કરીએ છીએ ત્યારે આપણી પાસે જોવા માટેનો કોડ ખૂબ જ નાનો હોઈ શકે છે અને આપણે ભૂલને સરળતાથી ઓળખી શકીએ છીયે તેથી એકમ પરીક્ષણ એ પરીક્ષણના પ્રયત્નોને ઘટાડે છે ડીબગીંગ પ્રયત્નો ઘટાડે છે સિસ્ટમ પરીક્ષણમાં તે સમાન ભૂલ પકડાઇ શકે છે પરંતુ તે પછી તેને સુધારવું ખૂબ ખર્ચાળ હશે જ્યારે એકમ પરીક્ષણમાં આપણે બગને સરળતાથી સ્થાનિકીકરણ કરી શકીએ છીએ કારણ કે સિસ્ટમ પરીક્ષણની તુલનામાં કોડ નાનો હોય છે હવે એકમ પરીક્ષણમાં આપણે દરેક એકમોને અલગતામાં ચકાસીએ છીએ તેનો ખરેખર અર્થ શું છે કે જો યુનિટ પાસે ડ્રાઈવર કોડ હોય અથવા કોઈ બીજા કોઈક યુનિટને તેને કોલ કરવાની જરૂર હોય અને પરિણામ મેળવવા માટે તેને કેટલાક અન્ય એકમોને કોલ કરવાની જરૂર હોય તો આપણે યુનિટ પરીક્ષણ કરતા પહેલા સ્ટબમાં ડ્રાઇવર લખવો પડશે તેથી ડ્રાઇવર એ કોડ છે જે યુનિટને કોલ કરે છે તેને ડેટા પ્રદાન કરે છે અને સ્ટબ એ કોડ છે જેને એકમોને કોલ કરવાની જરૂર છે અને તેના પરિણામો મેળવવા માટે અન્ય એકમના પરિણામનો ઉપયોગ કરે છે આપણે એકમ પરીક્ષણ શરૂ કરતા પહેલા આપણે યુનિટ માટે ડ્રાઇવરો અને સ્ટબ્સ લખવા પડશે આપણે અહીં જ રોકાઈશું અને આપણે આ વાત આગળના સત્રમાં ચાલુ રાખીશું